તેથી આ વ્યાખ્યાનમાં આપણે એન્ટેનાનું ધ્રુવીકરણ જોશું હવે ધ્રુવીકરણ ખરેખર એન્ટેનામાં છે જો તે રેડિએટિંગ એન્ટેના અથવા ટ્રાન્સમિટિંગ એન્ટેના છે ધ્રુવીકરણનો એક અર્થ છે જો તે પ્રાપ્ત એન્ટેના ધ્રુવીકરણનો થોડો અલગ અર્થ હોય છે હવે કૃપા કરીને યાદ રાખો કે એન્ટેનાના ધ્રુવીકરણનો અર્થ એ છે કે એક વસ્તુ ધ્રુવીકરણ છે જુદી જુદી દિશામાં જુદી જુદી છે તેથી જ્યારે આપણે એન્ટેનાનું ધ્રુવીકરણ કહીએ છીએ આપણે કઈ દિશામાં ધ્રુવીકરણ કરવું જોઈએ તે પણ નિર્દિષ્ટ કરવું જોઈએ કે આપણે ફક્ત ડાયરેક્ટિવિટી ગેઇન વગેરેની કોન્સેપ્ટની વાત કરી રહ્યા છીએ સામાન્ય રીતે આપણે કહીએ છીએ કે એન્ટેનામાં ઘણી ડાયરેક્ટિવિટી હોય છે અને એન્ટેનામાં એટલો બધો ગેઇન છે પરંતુ તે ચોક્કસ ખૂણો અથવા ચોક્કસ દિશાના નક્કર ખૂણાના સંદર્ભમાં છે તેનો અર્થ થાય છે થેટા ફાઈ દિશા છે એ જ રીતે ધ્રુવીકરણ ત્યાં પણ છે કે આપેલ દિશામાં એન્ટેનાના ધ્રુવીકરણને વિકૃત તરંગના ધ્રુવીકરણ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે જ્યારે એન્ટેના ઉત્સાહિત છે તેનો અર્થ એ કે તે જે પણ તરંગ ફેલાય છે તે ધ્રુવીકરણ છે તેથી એન્ટેનાના ધ્રુવીકરણને સમજવા માટે આપણે સમજવું જરૂરી છે કે તરંગના ધ્રુવીકરણ દ્વારા અમારો અર્થ શું છે તેનો અર્થ એ કે ધ્રુવીકરણ શું છે તે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ છે આ તે છે કે તેના ધ્રુવીકરણની વ્યાખ્યા શું છે હવે ત્યાં જતા પહેલાં હું હવે કહેવા માંગુ છું કે રિવર્સ કેસ શું છે તેનો અર્થ એ કે જો એન્ટેના એન્ટેના પ્રાપ્ત કરે છે એન્ટેનાના ધ્રુવીકરણનો અર્થ શું છે તેથી તે કિસ્સામાં તે આપેલ દિશામાંથી એન્ટેનામાં ઇન્સીડેંટ તરંગ અથવા ઇનકમિંગ વેવનું ધ્રુવીકરણ છે જે એન્ટેના ટર્મિનલ્સ પર મહત્તમ ઉપલબ્ધ શક્તિમાં પરિણમે છે તમે તેનો શું અર્થ કરો છો તેથી આ પ્રાપ્ત કરવાનો કેસ છે તેનો અર્થ એ કે મારી પાસે રીસીવિંગ એન્ટેના છે તેથી આ મારું એન્ટેના છે તરંગ આવી રહી છે તેથી હું આ દિશામાંથી કહું છું કે મારે જોવું છે તેથી આ તરંગ તેનું ધ્રુવીકરણ શું છે પૂરી પાડવામાં આવેલ મને અહીં મહત્તમ શક્તિ મહત્તમ ઉપલબ્ધ શક્તિ મળશે તેથી જો નહીં તો મિસમેચ થશે તેથી લોસ હશે હવે જેમ જેમ મેં કહ્યું હતું કે જો દિશા નિર્દેશન કરવામાં આવી નથી કારણ કે ઘણી વખત આપણે જોઈશું કે તે એક ધ્રુવીકૃત એન્ટેના છે જેનો અર્થ છે કે તે તે કિસ્સામાં ધ્રુવીકરણ થેટા ફાઈનો ઉલ્લેખ કરી રહ્યો નથી દિશા મહત્તમ ગેઇનની દિશામાં લેવામાં આવે છે તેથી એન્ટેના મહત્તમ ગેઇન કે જે એક દિશા ધરાવે છે કારણ કે ગેઇન એ થેટા ફાઈ કાર્ય છે તેથી થેટા ફાઈ વિના ગેઇન એ મહત્તમ કાર્યમાં થાય છે તેથી જ્યારે કંઇપણ ઉલ્લેખિત નથી ત્યારે તે દિશામાં ધ્રુવીકરણ સ્ટોક કરવામાં આવે છે હવે પછી મને યાદ કરીએ કે ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગનું ધ્રુવીકરણ શું છે ખરેખર તે ઇલેક્ટ્રોમેગ્નેટિક થિયરીમાં શીખવવામાં આવ્યું હતું તેથી તે એક વિકિરણ ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગની મિલકત છે જે તરંગના ઇલેક્ટ્રિક ક્ષેત્ર સદિશની સમય સમયની દિશા અને સંબંધિત પરિમાણનું વર્ણન કરે છે તેથી ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગનું નું ધ્રુવીકરણ શું છે તે સમય જુદી દિશા અને ઇલેક્ટ્રિક ફીલ્ડ સદિશની સંબંધિત તીવ્રતા છે મૂળભૂત રીતે ગાણિતિક દ્રષ્ટિએ આપણે સમય સાથે ઇલેક્ટ્રિક ફીલ્ડ સદિશના સ્થાનો કહી શકીએ તેથી તે મૂળ રૂપે અવકાશમાં નિશ્ચિત સ્થાને ઇલેક્ટ્રિક ક્ષેત્રના સદિશના અંતિમ બિંદુનું સ્થાન છે અને તે અર્થમાં કે જેમાં પ્રજનનની દિશા સાથે અવલોકન કરવામાં આવ્યું છે તે સ્થાન છે હવે આ ખરેખર ચોક્કસ શબ્દો છે પરંતુ તે સમજવા માટે મને પ્લેન તરંગ દોરવા દો માની લો કે પ્લેન વેવ સામાન્ય રીતે આપણે જે કહીએ છીએ કે પ્લેન વેવ ઇલેક્ટ્રિક ફીલ્ડ સદિશ આ કંઈક છે તેથી આ ઇ ફીલ્ડનો ઇલેક્ટ્રિક ફીલ્ડ સદિશ E ફિલ્ડ છે તેથી દેખીતી રીતે તેનો અર્થ એ કે તમે તરંગનું અવકાશી વર્ણન જોશો તેનો અર્થ એ કે કોઈ ચોક્કસ સમયે હું જોઉં છું કે આ સમયે ઇલેક્ટ્રિક સદિશ આ જેવું છે આ સમયે ઇલેક્ટ્રિક સદિશ આ જેવું છે વગેરે હવે તેના બદલે જો હું એક લઈશ જો હું કોઈ મુદ્દો ઠીક કરું છું અને આગળ વધું છું કે સમયની પ્રગતિ સાથે ઇલેક્ટ્રિક ફીલ્ડ સદિશ એટલે શું છે તમે જુઓ મને આનું ચિત્ર મળશે માની લો કે તમે કોઈ પણ મુદ્દાને ઠીક કરો છો તેથી અહીં જો હું ઠીક કરું છું મને લાગે છે કે તમે સંમત થશો કે મને મળશે ધારો કે હું અહીં છું તેથી હું અહીં કંઈક જોઈશ પછીની ક્ષણે તે થોડો વધશે પછી તે ફરીથી આ જેવું થશે પછી તે પછી તે આ જેવું હશે તમે જોશો ત્યાં આ એક પ્લેનની તરંગ છે દેખીતી રીતે મેં પ્લેન તરંગ દોર્યું છે પરંતુ તેના સામાન્ય રીતે દોરવાને બદલે આપણે વસ્તુને હંમેશાં અવકાશી ભિન્નતા તરીકે દોરીએ છીએ પરંતુ જો તમે સમયની વિવિધતા જોશો તો આ ઇલેક્ટ્રિક ક્ષેત્ર સદિશ તે કેવી રીતે શોધી શકે છે તે ટ્રેસિંગ શું છે તે એક લાઈન ટ્રેસિંગ છે તેથી તે એક રેખીય ધ્રુવીકરણ છે હવે આને બદલે આ પણ રેખીય ધ્રુવીકરણનો કેસ છે તમે જુઓ છો કે તે હંમેશાં આ ઊભી અથવા આડી જેવું નથી તે આના જેવું કંઈક હોઈ શકે છે આ રેખીય ધ્રુવીકરણના કિસ્સામાં પણ છે આ પણ રેખીય ધ્રુવીકરણના કિસ્સામાં છે પરંતુ ફરીથી રેખીય ધ્રુવીકરણ એ એક ખાસ કેસ છે ખરેખર બધી બાબતોને રેખીય હોવાની જરૂર નથી તેથી ધ્રુવીકરણ તે મૂળભૂત રીતે સામાન્ય રીતે તે લંબગોળ તરીકે વર્ગીકૃત થયેલ હોવું જોઈએ કારણ કે આ ઇ ફીલ્ડ સદિશ સામાન્ય રીતે તૂટી શકે છે કારણ કે તમે જોશો કે તરંગ એ દિશામાં ફેલાય છે જે ઇ ફીલ્ડમાં 2 પરિમાણીય રજૂઆત હોઈ શકે છે તેથી સામાન્ય રીતે અમે તેને X અને Y સાથે રજૂ કર્યું તેથી સામાન્ય રીતે આ ઇલેક્ટ્રિક ફીલ્ડ સદિશમાં એક્સ કમ્પોનન્ટ અને વાય કમ્પોનન્ટ પણ હશે તેથી સામાન્ય રીતે તે સ્થાન કે સમયની પ્રગતિ સાથે તે ટ્રેસ કરશે જો હું કોઈ વિશિષ્ટ બિંદુ પર રહું છું અને સમય જતાં તે સમયે ઇલેક્ટ્રિક ફીલ્ડ સદિશને જોઉં છું તો હું જોઉં છું કે ઇલેક્ટ્રિક ફીલ્ડ સદિશની ટોચ લંબઆકારને શોધી રહી છે આના વિશેષ કિસ્સાઓ કે જે સમયે આ લંબગોળ વર્તુળ બની જાય છે તે સમયે જેને આપણે ગોળાકાર ધ્રુવીકરણ કહે છે કેટલીકવાર તે લંબગોળ એક લીટી બની જાય છે તે સમયે જ્યારે હવે ઇ ફીલ્ડ સદિશ જ્યારે તે લંબગોળને શોધીએ છીએ ત્યારે લંબગોળ શું છે આ લંબગોળ છે હવે જેમ જેમ સમય વધતો જાય છે તેમ તેમ હું ઇલેક્ટ્રિક ફીલ્ડ સદિશની મદદ કરી શકું છું માની લો કે આ ઇલેક્ટ્રિક ફીલ્ડ સદિશની ટોચ છે આ બધા સમય સાથે ઇલેક્ટ્રિક ફીલ્ડ સદિશ છે તેથી તમે આ કિસ્સામાં જુઓ છો કે તે એક લંબગોળને ઘડિયાળની દિશામાં દિશામાં શોધી રહ્યો છે હું પણ કેસ કરી શકે છે જ્યાં તેથી આ એક લંબગોળ છે તેથી તેનો અર્થ હું બતાવીશ કે આ ઘડિયાળની દિશામાં છે આ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં છે તેથી આ આપણને સમજ આપે છે તેથી આને CW ઘડિયાળની દિશામાં કહેવામાં આવે છે આને CCW કહેવામાં આવે છે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં છે હવે કેટલીકવાર CW ને જમણા હાથના ધ્રુવીકરણ જમણા હાથ ધ્રુવીકૃત તરંગ અને CCW ડાબી બાજુ ધ્રુવીકૃત તરંગ કહેવામાં આવે છે સ્પષ્ટ કારણોસર તમે જોશો કે CW નો અર્થ છે જમણો હાથ અને આ CW ડાબો હાથ છે આ નામકરણ છે પરંતુ વધુ મહત્ત્વનું છે આ ઘડિયાળની દિશામાં છે હવે આપણે આપણી વસ્તુઓ માટે જેની જરૂરિયાત રાખીએ છીએ તેટલું જ હું કહી રહ્યો હતો કે ત્વરિત ઇ ફીલ્ડનું મોટાભાગનું સામાન્ય વર્ણન કંઈક હશે આપણે જાણીએ છીએ કે જો કોઈ પણ ક્ષેત્ર છે તો તેનો અર્થ મારો ક્ષેત્ર અને તરંગ હોવો જોઈએ તેમાં ટાઇમ ફંક્શન તેમજ સ્પેસ ફંક્શન હોવું જોઈએ તેથી Ez t તેથી આ હોઈ શકે છે જો હું કહું છું કે મારી પાસે x અને y ઘટક કોઈપણ 2 પરિમાણીય ઘટક હશે તેથી હું એક મુસાફરી કરી રહેલા પ્લેન તરંગનું ત્વરિત Efield કરી શકું છું કૃપા કરીને યાદ રાખો કે આ ચર્ચા બાદબાકી z દિશામાં મુસાફરી કરી રહી છે તેને Exz t ax પ્લસ Ey z t ay તરીકે લખી શકાય છે કાર્ટેશિયન કોઓર્ડિનેટ્સમાં x y અહીં એકમ સદિશ અને Ex એ E ક્ષેત્રના x ઘટકનું મુલ્ય છે Ey એ E ક્ષેત્રના y ઘટકનું મુલ્ય છે અને આ Ex ઘટકનો સમય ફેઝ અથવા હું તેને આમ લખીશ કારણ કે ત્યાં સમયનો ફેઝ પણ છે ચાલો તે પણ કહીએ તેથી હું આની જેમ લખીશ કે Ex નું મુલ્ય Ex છે Ey નું મુલ્ય Ey છે Ex નો સમય ફેઝ ફાઈ x છે Ey નો સમય ફેઝ ફાઈ y છે તેથી હું લખી શકું છું કે આ ફેઝર Ex શું છે તે Ex નો વાસ્તવિક ભાગ e ની પાવર j k z છે કારણ કે તે એક તરંગ છે જે માઈનસ z દિશામાં જાય છે માઈનસ j k zપ્લસ ફાઈ x e ની પાવર j ઓમેગા t છે ફેઝર શું છે તે વાસ્તવિક Ey છે e ની પાવર j k z પ્લસ ફાઈ y e ની પાવર j ઓમેગા t છે તેથી હું ફક્ત લખી શકું છું Ex કંઈ પણ નથી પરંતુ Ex કોસ કે z પ્લસ કોસ ઓમેગા ટી પ્લસ કે z વત્તા ફાઈ x અને Ey કોસ ઓમેગા ટી પ્લસ કે z પ્લસ ફાઇ y છે હવે તરંગ રેખીય બનવા માટે જેની હું શું માગું છું 2 ઘટકો વચ્ચેનો સમય ફેઝનો તફાવત એ પાઈ ના ગુણાંકમાં હોવો જોઈએ તેનો અર્થ એ કે મારે જે જોઈએ છે તે ડેલ ફાઈ છે જે કંઈ નથી પરંતુ ફાઈ y માઈનસ ફાઈ x જે n પાઈ હોવું જોઈએ n એ પૂર્ણાંક છે આને રેખીય ધ્રુવીકરણ કહેવામાં આવે છે પરિપત્ર ધ્રુવીકરણ માટે હું શું માંગું છું Ex તીવ્રતા અને Ey ની પરિમાણ સમાન હોવું જોઈએ પણ હું ઇચ્છું છું કે સમય ફેઝનો તફાવત પાઈ ભાગ્યા 2 ના એકમ ગુણાંક છે તેથી તેનો અર્થ એ છે કે મારે જોઈએ છે કે ફાઈ x ફાઈ y માઈનસ ફાઈ x એ 2 n વત્તા 1 pi ભાગ્યા 2 વત્તા 2 n પાઈનો એકી ગુણાંક ભાગ્યા 2 ની બરાબર છે તેથી હું લખી શકું છું 2 n વત્તા અડધા પાઇ n એ 0 1 2 વગેરે બરાબર છે CW માટે અને માઈનસ 2 n વત્તા અડધા પાઈ n એ 0 1 2 બરાબર છે વગેરે CCW માટે તમે ખાલી કરી શકો છો ખરેખર વર્ગ 12 માં તમારામાંથી કેટલાકએ તે કર્યું હશે અને મહેરબાની કરીને યાદ રાખો કે જો તરંગના પ્રસારની દિશા ઊંધી હોય તો તે માઈનસ ઝેડ દિશામાં તરંગના પ્રસારને બદલે છે જો મારી પાસે ઝેડ ડિરેક્શન છે તો આ 2 વિરુદ્ધ હશે તેનો અર્થ એ કે આ CW હશે આ CCW હશે તેથી પરિપત્ર ધ્રુવીકરણ માટે મહત્વપૂર્ણ વસ્તુ છે 2 ઘટકની તીવ્રતા સમાન હોવી જોઈએ અને સમય ફેઝ 2 ઘટકો વચ્ચેનો સમય ફેઝનો તફાવત 2 ઘટક એ પાઈ ભાગ્યા 2 ના એકમ ગુણાકાર હોવો જોઈએ તેથી આ સર્કુલર ધ્રુવીકરણની માંગ છે અને લંબગોળ ધ્રુવીકરણ શું છે તેથી લંબગોળ ધ્રુવીકરણ એટલે કે પરિમાણ મુજબનું મને કોઈ સંબંધની જરૂર નથી તેથી Ex તીવ્રતા અને Ey પરિમાણનો કોઈ સંબંધ અને સમયનો ફેઝ તફાવત નથી તેથી ડેલ્ટા ફાઈ તે પાઈ ભાગ્યા 2 ના એકમ ગુણાકાર હોઈ શકે છે અથવા પાઈ ભાગ્યા 2 નો એકમ ગુણાકાર ના પણ હોઈ શકે છે તેનો અર્થ એ કે અહીં પણ કોઈ તફાવત નથી તેનો અર્થ એ કે આ સૌથી સામાન્ય કેસ હતો હવે જો તે વિચિત્ર ગુણાકાર બની જાય અને આ 2 સમાન હોય કે ગોળાકાર બને જો સમય ફેઝનો તફાવત એ વિચિત્ર બહુવિધ બની જાય માફ કરશો પાઇનો ઈઅથવા તમે જોઈ શકો છો કે પાઈ ભાગ્યા 2 નો બેકી ગુણાંક છે પછી તે લીનીયર છે તેથી આપણને કહી શકીએ કે આ રેક્ટેન્ગુલર દિશા છે પરંતુ લંબગોળ હોઈ શકે છે તેથી દેખીતી રીતે જો આ મોટી હોય તો તેને લંબગોળની મુખ્ય અક્ષ કહેવામાં આવે છે તેનો અર્થ એ છે કે અહીં તેને લંબગોળની ગૌણ અક્ષ કહેવામાં આવે છે હવે આ ખરેખર કેટલું છે તે તમે જાણો છો કે આ 2 નો અર્થ એ છે કે Ex ઘટકનું મહત્તમ શું છે અને Ey ઘટકનું મહત્તમ શું છે તે ગુણોત્તર એ તરંગના ધ્રુવીકરણની એક મહત્વપૂર્ણ લાક્ષણિકતા વસ્તુ છે તે ગુણોત્તરને અક્ષીય ગુણોત્તર અક્ષીય ગુણોત્તર AR કહેવામાં આવે છે તે મોટા અક્ષો ભાગ્યા નાના અક્ષો દ્વારા આપવામાં આવે છે તેથી જો આપણે કહીએ કે આ O છે અને આ A છે અને આ આપણે B કહીએ તો હું કહી શકું કે તે OA ભાગ્યા OB છે અને સામાન્ય રીતે આ અક્ષીય ગુણોત્તર 1 થી અનંત સુધી બદલાય છે તેથી આ તરંગનું ધ્રુવીકરણ છે જો આપણે સમજીએ કે પછી આપણે સમજી શકીએ કે જો પ્રસારિત તરંગ માટે તે એન્ટેના ધ્રુવીકરણ હશે તેનો અર્થ એ કે એન્ટેના એક તરંગને ફેલાવી રહ્યું છે તેથી સામાન્ય રીતે એન્ટેનામાં લંબગોળ ધ્રુવીકરણ હોય છે પરંતુ જો X અને Y ઘટક વચ્ચેના બંને વિકિરણ તરંગો તેઓમાં આ સંબંધો હોય તો તેઓ ગોળ બની શકે છે અથવા પછી તે લંબગોળ બની શકે છે તેથી હવે ધ્રુવીકરણ નુકશાન પરિબળ શું છે પ્રાપ્ત એન્ટેનાનું ધ્રુવીકરણ એ ઇન્સીડેંટ તરંગના ધ્રુવીકરણ જેવું હોઈ શકે નહીં જો તેઓ સમાન છે તેનો અર્થ એ કે ઇન્સીડેંટ તરંગ અને એન્ટેના ધ્રુવીકરણનું જે પણ ધ્રુવીકરણ છે તેનો અર્થ એ કે તે એક ટ્રાન્સમિટિંગ એન્ટેના ધ્રુવીકરણ સમાન છે તેથી આ પ્રાપ્ત કરનાર એન્ટેના મહત્તમ શક્તિ કાઢવામાં સમર્થ હશે નહીં તો ત્યાં ધ્રુવીકરણ મેળ ખાતું નથી તો ચાલો આપણે કહી શકીએ કે આપણી પાસે ઇન્સીડેંટ તરંગ છે તેથી આ ફરીથી હું ધ્રુવીકરણ નુકશાન પરિબળ વિશે ચર્ચા કરું છું કાર્યક્ષમતાના કિસ્સામાં આપણે પહેલેથી જ જોયું છે તો ધારો કે હું આ જેમ લખું છું કે ai એ ઘટના E ફીલ્ડની દિશામાં એકમ સદિશ છે અને પ્રાપ્ત એન્ટેનાનું ધ્રુવીકરણ જે ચાલો આપણે કહીએ તેથી એકમ સદિશ aant શું છે aant એન્ટેના ધ્રુવીકરણની દિશામાં એકમ સદિશ છે તો પછી PLF શું હશે PLF ફક્ત આ 2 દિશાઓ ડોટ પ્રોડક્ટ એન્ટેનાની તીવ્રતા હશે તમે આ સ્ક્વેર કહી શકો છો તેથી જો આપણે દોરીએ કે આ i સદિશ છે અને આ એન્ટેના સદિશ છે પછી અને આ ખૂણો ફાઈ p છે તેથી હું લખી શકું છું કે આ કોસ છે ફાઈ p સ્ક્વેર આ પણ એક પરિમાણહીન જથ્થો કોસ ફાઇ પી છે તેથી તેનો અર્થ એ કે આ 2 ખૂણા છે તેથી તેથી હવે અમે કહી શકીએ કે જો એન્ટેના ધ્રુવીકરણની મેચ છે તેથી PLFનું મૂલ્ય શું હશે તેનો અર્થ તે કિસ્સામાં આ ખૂણો 0 હશે તેથી કોસ 0 એ 1 છે તેથી અમે કહી શકીએ કે મેચ કરેલો કેસ PLF 1 છે અને સંપૂર્ણ રીતે મેળ ખાતો નથી તેનો અર્થ એ કે ઓર્થોગોનલ કેસ PLF 0 હશે તેથી હું શું કહી શકું છું તેથી ઓર્થોગોનલ PLF 0 હશે કેટલીકવાર લોકો PLF dB કહે છે તેથી આ PLFનો લોગ છે હવે અહીં ગુણાકાર કરીને મારે 10 અથવા 20 નો ઉપયોગ કરવો પડશે તે બધી શક્તિની વસ્તુ છે તેથી જ તે 10 10 લોગ 10 છે હવે આ ધ્રુવીકરણ નુકશાન પરિબળ કડી બજેટ ગણતરી માટે મહત્વપૂર્ણ છે અવકાશ સંદેશાવ્યવહાર અને રેડિયો ખગોળશાસ્ત્ર વગેરેમાં કારણ કે તેઓ ખૂબ જ અઘરું બજેટ ધરાવે છે તેથી આ પરિબળ કેટલાક કોસ થેટા વસ્તુ છે જે તેમના માટે મહત્વપૂર્ણ છે તેથી તેથી જ આને પણ ધ્યાનમાં લેવું જોઈએ હવે તેથી આપણે વિગતવાર જોયું છે કે એન્ટેનાનું ધ્રુવીકરણ શું છે કારણ કે કોઈ ડિઝાઇનરને જાણવું જોઈએ કે ધ્રુવીકરણનો અર્થ શું છે પછી આપણે જોશું કે કેટલીકવાર ખરેખર એન્ટેનામાં તે ડિઝાઇન વગેરે હોય છે તે આખી કડીમાં હોય તેવા કોઈપણ અન્ય એલિમેન્ટથી સંપૂર્ણપણે અલગ હોય છે પરંતુ જ્યારે એન્ટેના હંમેશાં ટ્રાંસ્મીટર સાથે અથવા રીસીવર સાથે જોડાયેલ હોવી જોઈએ હવે જો તમે ટ્રાન્સમીટરથી જુઓ અથવા રીસીવર એન્ટેનાથી જુઓ તો તે કંઈ નથી પરંતુ તે એક બ્લોક દ્વારા વર્ગીકૃત થયેલ હોવું જોઈએ જે તે કંઈક કરી રહ્યું છે જે તે ફેલાવી રહ્યું છે વગેરે પરંતુ ટ્રાન્સમીટરમાં તે થોડી શક્તિ લે છે અને તે કંઈક વિકસાવી રહ્યું છે તેથી તેનો અર્થ એ કે કોઈપણ 2 પોર્ટ નેટવર્ક ઇલેક્ટ્રોનિક્સમાં કંઈપણ અમે તેને અવરોધ દ્વારા લાક્ષણિકતા આપીએ છીએ અમે તેને વોલ્ટેજ દ્વારા લાક્ષણિકતા આપતા નથી અથવા તેને કરંટ દ્વારા લાક્ષણિકતા આપતા નથી કારણ કે તે આપણું ઉત્તેજના છે અને અસર કરે છે વગેરે પરંતુ બ્લોકની લાક્ષણિકતા જે કરંટ દ્વારા આ વોલ્ટેજનું ગુણોત્તર છે તે અવરોધ છે કારણ કે તે હું જે પણ વોલ્ટેજ આપું છું ત્યાં સુધી બદલાતું નથી જ્યાં સુધી હું જે કંઇપણ અવરોધ આપીશ ત્યાં સુધી તેની અવધિ તેની માન્યતાની મર્યાદામાં છે તે અવરોધ 2 બંદર નેટવર્કની વિશિષ્ટતા દર્શાવે છે તેથી એન્ટેના પણ જ્યારે ટ્રાંસ્મીટર એન્ટેના તરફ નજર રાખે છે ત્યારે તે અવરોધ દ્વારા વર્ગીકૃત થયેલ હોવી જોઈએ તે રેડિએટિંગ ડિવાઇસ હોઈ શકે છે પરંતુ તે શક્તિ લઈ રહ્યું છે તેથી તે સમયે તે અવરોધ તરીકે વર્તે છે એ જ રીતે જ્યારે તે પ્રાપ્ત થાય છે તે શક્તિ લઈ રહ્યું છે પરંતુ છેવટે તે તેને લોડ સુધી પહોંચાડતું હોય છે તે કદાચ એક સ્પેક્ટ્રમ વિશ્લેષક લોડ કરે છે તે લોડ કદાચ એક રેઝિસ્ટર તે લોડ કદાચ ફક્ત ઇન્ડકટર કંઈપણ છે તેથી તે સમયે તે એક અવરોધ દ્વારા પણ વર્ણવવું જોઈએ તેથી તે તેનો અર્થ એ કે જ્યારે અમે એન્ટેનાનું વિશ્લેષણ કરીએ ત્યારે આખરે તમે અહીં જુઓ તે એક સંપૂર્ણપણે ક્ષેત્ર સિદ્ધાંત ખ્યાલ છે અમે કરંટ એલિમેન્ટના કિસ્સામાં જોયું છે કે ઇલેક્ટ્રિક અને ચુંબકીય ક્ષેત્ર શું છે તે શોધવા માટે અમે કેવી રીતે મેક્સવેલના સમીકરણોનું સમાધાન કર્યું પરંતુ તે પછી તમે ત્યાંથી જોયું છે કે આપણે કેટલી શક્તિ આપી હતી તે શોધવા માટે સક્ષમ હતા અને આખરે આપણે જોઈ શકીએ કે કરંટ એલિમેન્ટ તેનું કિરણોત્સર્ગ અવરોધ શું છે એનો અર્થ એ કે અમે તે ક્ષેત્ર સિદ્ધાંત વસ્તુને નીચલા સ્તરના સિદ્ધાંત સાથે જોડી શકીએ છીએ તમે સર્કિટ થિયરીને જોવો છો કે તે પણ એક રેડિયેશન છે જે આપણે લઈ રહ્યા છીએ તે અવરોધ તરીકે બનાવવામાં આવેલ મોડેલ છે તેથી હવે આપણે આ આખી વસ્તુનું મોડેલ બનાવવા માટે સમર્થ હોવા જોઈએ અમે એ પણ જોયું છે કે એન્ટેનાની નજીક એક ક્ષેત્ર છે જે તેનો પ્રસાર કરી રહ્યું નથી તે રીએક્ટસશીલ ઇ ક્ષેત્ર છે તેનો અર્થ એ કે તે કેટલાક રીએક્ટસ દ્વારા વર્ગીકૃત થયેલ હોવું જોઈએ તેથી આપણે એ પણ જોયું છે કે એન્ટેના વગેરેમાં નુકસાન છે તેથી અવરોધમાં પણ નુકસાન છે તેથી અવરોધમાં નુકસાન રેડિએટિંગ અવરોધ પછી રીએક્ટસ છે આનો અર્થ એ કે તે તે એક અવરોધ દ્વારા વર્ગીકૃત થયેલ હોવું જોઈએ જેને એન્ટેનાનું ઇનપુટ અવરોધ કહેવામાં આવે છે અને ખરેખર ટ્રાન્સમીટર ઇનપુટ અવરોધ તરફ જુએ છે કારણ કે ટ્રાન્સમીટર જાણે છે કે તમારે શક્તિ પ્રદાન કરવી પડશે તમે તેને કેટલી શક્તિ પહોંચાડશો તેમાંથી કેટલો ઉપયોગ કરવામાં આવશે તે ગણતરી માટે આપણે તેના ઇનપુટ અવરોધ દ્વારા એન્ટેનાને લાક્ષણિકતા આપવાની જરૂર છે એ જ રીતે રીસીવર બાજુમાં આખરે રીસીવરને જાણવું પડશે કે પ્રાપ્ત એન્ટેનામાંથી મારી પાસે ખેંચેલી શક્તિ હશે તેથી તે એન્ટેનાનો અવરોધ શું છે એન્ટેના પ્રાપ્ત થાય છે જેથી હું શક્તિ ખેંચી શકું તેથી આ જરૂરી છે અને આ આગામી વર્ગમાં લેશે કે એન્ટેના ઇનપુટ અવરોધ શું છે અને પછી આપણે એક ખ્યાલ જોશું જે એન્ટેના મેળવવા માટે જરૂરી છે જે એન્ટેનાની અસરકારક છિદ્ર છે જેથી આપણે આ બધી ગણતરીઓ કરી શકીએ તેથી એનો અર્થ એ કે હવે આપણે ફીલ્ડ થિયરીથી સર્કિટ થિયરી તરફ જઈ શકીએ છીએ તેથી આપણે સર્કિટ સમસ્યાઓ માઇક્રોવેવ સર્કિટ સમસ્યાઓ કરી શકીએ છીએ ઉપરાંત અમે એ શોધી શકશે કે સમગ્ર બ્રહ્માંડના કોઈપણ તબક્કે એન્ટેના દ્વારા ફેલાયેલ ઇ ફીલ્ડ્સ શું છે ઇ ફીલ્ડ શું છે જે એન્ટેના આપે છે તે ક્ષેત્ર સિદ્ધાંતથી આવશે અને તે જાણીને કે ફીલ્ડ થિયરી મૂલ્યો અવરોધ શું છે તે કહી શકશે ટ્રાન્સમીટર જે જુએ છે રીસીવર જે જુએ છે